એન્જીનિયરીંગ ડ્રોઈંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ આપણે મોડ્યુલ ક્રમાંક 2 લેકચર ક્રમાંક 17 માં છીએ આપણે કોનીક સેકસન્સ વિશે શીખી રહ્યા છીએ આ મોડયુલમાં આપણે પહેલેથી જ કઈ રીતે ઉપવલય અને પેરાબોલા રચી શકાય છે તેને આવરી લીધું છે આજના વર્ગમાં આપણે હાયપરબોલા કઈ રીતે રચી શકાય તેના વિશે શીખીશું હાયપરબોલા રચવા માટેની તદ્દન પ્રખ્યાત એવી બે પદ્ધતિઓ છે એક ફોકસ ડાયરેક્ટરીક્ષ પદ્ધતિ છે અને બીજી લંબચોરસ પદ્ધતિ છે અને આપણે ફોકસ ડાયરેક્ટરીક્ષ પદ્ધતિ વિશે શીખીશું ફોકસ ડાયરેક્ટરીક્ષ પદ્ધતિને યાદ કરતાં ત્યાં એક ડાયરેક્ટરીક્ષ અને એક કેન્દ્ર હોય છે જે ડાયરેક્ટરીક્ષથી ચોક્કસ અંતરે હોય છે અને જ્યારે ઉત્કેન્દ્રતા 1 કરતાં વધારે હોય છે ઉદાહરણ તરીકે અહીંયા ઉત્કેન્દ્રતા 2 છે તો તે હાયપરબોલા રચે છે ઉત્કેન્દ્રતા અને કેન્દ્રની ડાયરેક્ટરીક્ષના સંદર્ભમાં પાયાની વ્યાખ્યા એ છે કે જો આપણે કેન્દ્રથી હાઇપરબોલા વક્ર પરના કોઈપણ બિંદુનું અંતર માપીશું તો તે અંતરનો ડાયરેક્ટરીક્ષથી તે બિંદુના અંતર સાથેનો ગુણોત્તર હંમેશા સમાન જ હોય છે ઉદાહરણ તરીકે જો ઉત્કેન્દ્રતા 2 છે તો ચાલો આ બિંદુ P લઈએ કેન્દ્રથી તે બિંદુ સુધી અને ત્યાંથી ડાયરેક્ટરીક્ષ સુધીનો ગુણોત્તર હંમેશા 2 હશે તે પછી આ બિંદુ હોય કે પછી બીજું કોઈ બિંદુ હોય આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે હાઈપરબોલા રચીશું તો હાઇપરબોલાની ફોકસ ડાયરેક્ટરીક્ષ પદ્ધતિથી રચના બાદ આપણે આ વક્ર સાથે પૂરું કરીશું ચાલો આપણે તેને કઈ રીતે રચી શકાય છે તે સ્ટેપ થી સ્ટેપ કરીએ સૌપ્રથમ ડાયરેક્ટરીક્ષ AB દોરો અને અક્ષ CC દોરો સૌપ્રથમ આપણે AB અને CC દોરવું પડશે એકવાર તે થઈ જાય ત્યારબાદ CC પર કેન્દ્ર બિંદુ F ચિહ્નિત કરો તો F ને આપણે એ રીતે ચિહ્નિત કરવું પડશે કે જેથી C થી F જે પહેલેથી જ 50 mm આપેલું છે તે સાથે તેને 50 mm પર સ્થિત કરો એકવાર તે થઇ જાય છે ત્યારબાદ CF ને 5 સમાન ભાગોમાં વહેચો હાયપરબોલા માટે ઉત્કેન્દ્રતા 2 છે જેની આપણે રચના કરવા જઈ રહ્યા છીએ તો સૌપ્રથમ આપણે આ C થી F ને 5 સમાન ભાગોમાં એવી રીતે વહેંચીશું કે જેથી ઉત્કેન્દ્રતા 32 બરાબર 1 5 થાય તો એકવાર તે 5 સમાન ભાગોમાં વહેંચાઇ જાય ત્યારબાદ બિંદુ V સ્થિત કરવા માટે 2 ભાગના સ્થળનું ઉપયોગ કરીશું તો C થી V એ 2 એકમો છે અને V થી F એ 3 એકમો છે તે રીતે આપણે આ C થી F ના ભાગને વહેચીશું એકવાર તે થઈ જાય છે ત્યારબાદ આપણે V બિંદુમાંથી પસાર થતું હોય તેઓ લંબ દોરીશું કે જેથી VG બરાબર VF થાય તો V બિન્દુથી એક લંબ લીટી દોરો કે જેથી V થી F જે પણ કંઈ અંતર હોય તેના સમાન અંતર V થી G નું પણ થાય પછી G અને C ને તે રીતે જોડો પછી VC પર 123 જેવા કેટલાક બિંદુઓ ચિહ્નિત કરો તો V બિંદુ એ જાણીતું છે CC જાણીતું છે તો આપણે તેને અમુક સંખ્યાના ભાગોમાં વહેંચીશું આ કોઈપણ બિંદુઓ છે અને તે બિંદુઓમાંથી ઊભી લંબ લીટીઓ તે રીતે દોરો અને આ લીટીઓ લંબાવેલી લીટી CG ને 1234 અને એવા બિંદુઓ તરીકે છેદશે તો આ 1 ને સ્થિત કરો તો તે ક્યાં છેદે છે તે 1 12 23 34 4 છે હવે સૌપ્રથમ 1 1 ને માપો અને કેન્દ્ર બિંદુથી 1 1 અંતરનો ઉપયોગ કરીને એક ચાપ બનાવો તે જ રીતે કેન્દ્ર બિંદુથી 2 2 માટે ચાપ બનાવો તે જ રીતે કેન્દ્ર બિંદુથી 3 3 માટે ચાપ બનાવો અને તે રીતે એકવાર તે થઈ જાય છે ત્યારબાદ આપણે આ બિંદુમાંથી પસાર થતું હોય તે રીતે V ને જોડવાની સ્થિતિમાં આવીશું કે જેથી આપણે હાયપરબોલા રચવાની સ્થિતિમાં આવીએ ચાલો આપણે આપણાં કાગળ પર તે સ્ટેપથી સ્ટેપ કરીએ સૌપ્રથમ આપણે AB લીટી દોરવી પડશે અને પછી CC તો ચાલો આપણે એક ડાયરેક્ટરીક્ષ AB રચીએ A ચિહ્નિત કરો અને B ને પણ અને લીટીની વચ્ચે લંબ આડી લીટી તરીકે આપણે CC રચી શકીએ છીએ તો ચાલો આપણે તેને CC બોલાવીએ આ બિંદુ C છે અહીંયા કંઈક C છે તો બે લંબ લીટીઓ આપણે રચી હવે CC પર F ને એવી રીતે ચિહ્નિત કરો કે જેથી CF એ 50 mm બરાબર થાય તો કાગળ પર 50 mm ને અહીંયા કંઈક સ્થિત કરો તો તેને કેન્દ્ર બિંદુ તરીકે ચિહ્નિત કરો એકવાર તે થઈ જાય છે ત્યારબાદ તેને 5 સમાન ભાગોમાં વહેંચો તો 5 સમાન ભાગો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો તો તેમાં બીજા બિંદુએ V ને સ્થિત કરો કારણ કે 1 5 ગુણોત્તર અથવા 32 ગુણોત્તર આપણે રચવા જઈ રહ્યા છીએ કેન્દ્ર બિંદુથી વક્ર પરના બિંદુ સુધી V એ 3 એકમો છે અને V થી ડાયરેકરીક્ષ સુધી 2 એકમો છે તો 32 એકમો આપણે રચવા જઈ રહ્યા છીએ એકવાર તે થઈ જાય છે ત્યારબાદ આપણે તેમાંથી પસાર થતી લંબ લીટી રચી શકીએ છીએ તો આપણે આ લંબ લીટી રચવાની સ્થિતિમાં આવીશું હવે VF બરાબર VG બનાવો આ તે છે આ લીટીને સ્થાનાંતરિત કરાવો હવે V અને G ને જોડો એક રચિત લીટી C થી G સુધી છે તેને બંને બાજુએ લંબાવો કોઈ તેને રચી શકે છે એકવાર તે થઈ જાય છે ત્યારબાદ આપણે VC પર 123 જેવા થોડાક બિંદુઓ સ્થિત કરવા પડશે તો ચાલો આપણે થોડાક બિંદુઓ અહીંયા કંઈક ચિહ્નિત કરીએ 123456789 કદાચ 10111213 અને 14 આ એ બિંદુઓ છે કે જેને આપણે એ રીતે સ્થિત કરીશું કે જેથી આપણી રોલર માપપટ્ટી તેને ચિહ્નિત કરવાની સ્થિતિમાં આવે થોડીક વધારે લીટીઓ દોરો એ ખાતરી રાખો કે આ હંમેશા આડી હોય તો આપણે ઘણી વધારે લીટીઓ દોરવાની સ્થિતિમાં આવીશું એકવાર તે થઈ જાય છે ત્યારબાદ આપણે આ લંબાઈઓને સ્થાનાંતરિત કરવી પડે છે ઉભી લંબાઈ કે જે છેદવા જશે આ એક લો ચાલો આ છેદબિંદુઓને ચિહ્નિત કરો 1234 અને 5 અને 6 સાતમુ પણ કોઈ 7 રચી શકે છે હવે આ લંબાઈઓને કેન્દ્ર બિંદુથી છેદવા માટે સ્થાનાંતરિત કરો પછી છેદ બિંદુ 1 સ્થિત કરો એકવાર તે થઇ જાય છે ત્યારબાદ આ બિંદુને બીજા બિંદુ પર સ્થાનાંતરિત કરો બીજું બિંદુ અહીંયા અને પછી ત્રીજું બિંદુ અને એ રીતે તે જ રીતે આ બિંદુ 6 થી તેને છેદો આ એક રીત છે કે જેના દ્વારા આપણે આ બિંદુઓ રચી શકીએ છીએ હવે આ બિંદુઓને જોડો હાઇપરબોલા ખૂબ જ ઝડપથી અહીંયાથી ભીનુ વળાંક અને ઢોળાવ બદલે છે તો વધારે બિંદુઓ હોવાથી આપણે ખૂબ જ સરળ વક્ર મેળવીશું તો ચાલો આપણે આ બિંદુઓને એક સરળ વક્ર દ્વારા જોડીએ આ રીતે આપણે આ વક્રનો ભાગ રચી શકીએ છીએ ચાલો આપણે તેને હાઇપરબોલા બોલાવીએ સમાન લંબાઈઓની આ લીટીઓને નીચેની તરફ લંબાવવાથી કોઈ તેને રચવાની સ્થિતિમાં આવશે ઉદાહરણ તરીકે ચાલો આપણે આ એક લઈએ અને તે જ રીતે આ લીટી લઈએ આ લંબાઈઓને ઉભી અક્ષ પર સ્થાનાંતરિત કરો સમમિતિ હોવાના કારણે આપણે આ લંબાઈઓને સ્થાનાંતરિત કરવાની સ્થિતિમાં છીએ નહીંતર ફરીથી કેન્દ્ર બિંદુથી આપણે એવી લંબાઈઓ બનાવવી પડેત અને તેને સ્થાનાંતરિત કરવી પડત તે જ રીતે આ લીટીઓને 1 થી લંબાવો અરે આ વધારે નહીં રોલર માપપટ્ટીનો ઉપયોગ કરો આ પ્રકારની લંબાઈઓ રચો એકવાર તે થઇ જાય છે ત્યારબાદ આપણે તેને જોડવાની સ્થિતિમાં આવીશું આ રીતે આપણે હાઈપરબોલા રચી શકીએ છીએ તો અત્યાર સુધી આપણે ઉપવલય પેરાબોલા અને હાઇપરબોલા જેવા ખૂબ જ રસપ્રદ વક્રો જોયા આ વક્રો શંકુમાંથી બનાવી શકાય છે અને આપણે સામાન્ય રીતે તેને કોનીક સેકસન્સ કહીએ છીએ અને હવે આપણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ઉપયોગમાં લેવાતા કેટલાક ખાસ વક્રો જોઈશું આ સાયક્લોઇડ્સ સ્પાઇરલ ઈન્વોલ્યુટ્સ અને હેલિક્સ છે પહેલું સાયક્લોઈડ છે તો જો આપણે એક વર્તુળ લઈએ ઉદાહરણ તરીકે ચાલો આપણે એક વર્તુળ લઈએ એક બિંદુ P ને સ્થિત કરો કે જે તેના નીચેના ભાગને સ્પર્શતું હોય અને જો વર્તુળ એક સપાટ આડા આધાર તલ પર ફરતું હોય તો જો તે આ એકદમ આડા આધાર તલ પર ફરતું હોય અને આ બિંદુ P ક્યારેય સરકતું ના હોય તો વર્તુળના ફરવાની સાથે આ P ની ગતિનો જે પણ કંઈ વક્ર આપણે અનુસરી શકીએ છીએ તેને આપણે સાયક્લોઈડ તરીકે બોલાવીએ છીએ ઉદાહરણ તરીકે આ બિંદુ P સમયના બીજા ક્ષણે તે અહીંયા કંઈક પહોંચે છે અને આ પૂરું વર્તુળ ફરે છે તો જો આપણે તેને અનુસરતા હોઈએ અથવા પેન્સિલ અથવા પેન તે બિંદુ P પર રાખીએ તો જે પણ કંઈ રસ્તો આપણે મેળવીશું તેને આપણે સાયક્લોઈડ બોલાવીશું અને ગાણિતિક સ્તરે x યામો અને y યામો કોઈ તેને પેરામેટ્રિક રૂપમાં x at sin દ્વારા દર્શાવી શકે છે જ્યાં t એ સમય છે અથવા પેરામેટ્રિક બદલાવ છે તે જ રીતે y a1 cos તો આ x યામ અને y યામ નું શું આપણે આ પેરામેટ્રિક સમીકરણથી જે પણ કંઈ મેળવીશું તેને આપણે સાયક્લોઈડ કહીશું સ્પાઇરલ્સ તો તે કંઈક કેન્દ્રથી શરૂ થાય છે આર્કિમીડિયન સ્પાઇરલ્સ તે સંદર્ભમાં ખૂબ જ પ્રખ્યાત છે તે એ રીતે શરૂ થાય છે કે જેમ ખૂણો વધે છે તે રીતે ત્રિજ્યા પણ વધે છે તો જેમ આપણે 0 થી 102030 અને તે રીતે 360 તરફ વધારીએ છીએ ધીરે ધીરે ત્રિજ્યા પણ વધે છે આપણે કઈ રીતે વક્રને ખસેડીએ છીએ તેના આધારે ત્રિજ્યા વધી ઘટી શકે છે જો આપણે બહારની તરફ ખસીએ છીએ તો ત્રિજ્યા વધે છે જેમ આપણે અંદરની બાજુએ જઈએ છીએ તેમ ત્રિજ્યા ઘટે છે આ પ્રકારની વસ્તુઓ સ્પાઇરલ બોલાવવામાં આવે છે અને સ્પાઇરલ માટેનું પેરામેટ્રિક રૂપ એ r a𝜃 છે જેમ 𝜃 થીટા theta વધે છે r પણ વધે છે ખાસ વક્રનું બીજું રૂપ ઈન્વોલ્યુટ છે જુઓ આપણે દોરીને અથવા દોરડાને નળાકાર ની ફરતે વીંટાળીએ તો ચાલો આપણે એક નિશ્ચિત લંબાઈ l નું એક દોરડું લઈએ તેને નળાકારની એક બાજુએ બાંધીએ હવે નળાકારને ફેરવીએ દોરડાની લંબાઈ સતત વર્તુળની અથવા નળાકારની ફરતી બંધાશે અને લંબાઈ જે પણ કંઈ સ્પષ્ટ લંબાઈ આપણે જોઇશું તે સતત ઘટતી જશે અને આ દોરડાના એક છેડા દ્વારા વક્ર સર્જાશે તેને ઈન્વોલ્યુટ કહેવાય છે ઉદાહરણ તરીકે આ નળાકાર છે ચાલો આપણે આ નળાકાર છે એવું ધ્યાનમાં લઈએ બે પરિમાણોમાં વર્તુળ અને આ દોરડું છે જેને આપણે કદાચ અહીંયા બાંધીશું હવે આ નળાકારને ફેરવો તો બિંદુ P એ કદાચ આ દોરડાની સાથે વીંટળાય છે જેથી બિંદુ P એક ખાસ માર્ગ પર ખસે છે ધીમે ધીમે અંતર સ્પષ્ટ અંતર કે જે આપણે દોરડાના બિંદુથી નળાકારના અંત સુધી જોઈ રહ્યા છીએ તે ઘટે છે અને તે ઈન્વોલ્યુટ નામના વક્રને અનુસરે છે બીજું હેલિક્સ છે તો ઉદાહરણ તરીકે અહીંયા એક બિંદુ છે કે જે ચક્રાકાર ગતિમાં જાય છે પરંતુ તેને અક્ષીય ગતિ પણ છે જેથી તે ઉપરની દિશામાં જાય છે અને એ રીતે ખાસ કરીને નાના કદના કોક ની બોટલમાં રહેતા હવાના પરપોટા અથવા પાણીના બીકર માં જ્યારે તે ઉપર જાય છે ત્યારે તે આ પ્રકારના સ્પાઇરલ્સ બનાવે છે તો તે વર્તુળ છે કે જે અક્ષીય દિશામાં ખસવાનો પ્રયત્ન કરે છે આ પ્રકારના વક્રોને હેલિક્સ બોલાવવામાં આવે છે ઉદાહરણ તરીકે જો આપણે પેન ને ખોલીએ તો આપણે તેની અંદર સ્પ્રિંગ જોઈએ છીએ આ સ્પ્રિંગ્સને હંમેશા અચલ ત્રિજ્યા હોય છે અને તે સતત અક્ષીય દિશામાં વધે છે તે અક્ષીય દિશામાં ખસે છે આ પ્રકારની વસ્તુઓને આપણે હેલિક્સ બોલાવીએ છીએ સ્પાઇરલમાં ત્રિજ્યા સતત વધતી અથવા ઘટતી હોય છે હેલિક્સમાં આ ત્રિજ્યા લગભગ અચલ હોય છે પરંતુ અક્ષીય દિશામાં z અક્ષમાં તે વધે છે આગળના વર્ગમાં આપણે સાયક્લોઇડ્સ સ્પાઇરલ ઈન્વોલ્યુટ્સ અને હેલિક્સ જેવા ખાસ વક્રો કઈ રીતે રચી શકાય છે તેના વિશે શીખીશું આગળના વર્ગમાં મળીએ તમારો આભાર